બધાને નમસ્તે આપણે વરાળ શક્તિ મથકો પરની આપણી ચર્ચા ચાલુ રાખીશું અને હું રીજનરેટીવ ફીડ હીટિંગ સાથે વરાળ શક્તિ ચક્ર માટે એક ઉદાહરણ લેવાનું પસંદ કરું છું સરળતા માટે આપણે ખુલ્લા ફીડ વોટર હીટર સાથે રીજનરેટીવ ફીડ હીટિંગ નું ઉદાહરણ લઈશું અને આ સ્લાઇડમાં સમસ્યા આપવામાં આવી છે કે વરાળ શક્તિ મથકો એક જ ખુલ્લા ફીડ વોટર હીટર સાથે આદર્શ રીજનરેટીવ રેન્કાઈન ચક્ર પર કાર્ય કરે છે ટર્બાઇન પ્રવેશ પર 10 MPa દબાણ અને તાપમાન 650oC છે અને કન્ડેન્સર દબાણ 10 kPa છે જો બ્લીડીંગ 2 MPa એ થાય તો ટર્બાઇન ની બ્લેડ માંથી પસાર થતા કુલ પ્રવાહ દરનો અંશ અને ઉષ્મીય કાર્યક્ષમતા મેળવો ચાલો હું અગાઉની સમસ્યા અને વર્તમાન સમસ્યાઓ બંનેને સ્વીકૃતિ આપું છુ જે સુબ્રત ભટ્ટાચાર્ય દ્વારા ઇન્ટરેક્ટિવ અભિગમવાળા થર્મોોડાયનેમિક્સ પુસ્તકમાંથી લેવામાં આવી છે અને પ્રકાશક છે પિયર્સન 2015 જો આપણે ચક્રની રેખાકૃતિ પર જઈએ તો ચક્રની રેખાકૃતિ અહીં આપવામાં આવી છે અને આપણે અહીં જે સ્થિતિ બિંદુ બતાવી રહ્યા છીએ તે જ સ્થિતિ બિંદુ નો ઉપયોગ સમસ્યામાં કર્યો છે જો આપણે સ્થિતિ બિંદુ 1 પર જોઈએ છીએ આપણને દબાણ અને તાપમાન આપવામાં આવ્યું છે તેથી ત્યાંથી આપણે એન્થાલ્પી ની ગણતરી કરી શકીએ છીએ પછી સ્થિતિ બિંદુ 2 પર આપણે આદર્શ રેન્કાઇન ચક્ર ધ્યાનમાં લીધું છે તેથી સ્થિતિ બિંદુ 2 સુધી સંપૂર્ણ વરાળ ટર્બાઇન માંથી વહે છે અને તેનું વિસ્તરણ થાય છે તેથી આ એક રીવર્સીબલ એડિયાબેટીક પ્રક્રિયા છે તેથી s2 એ s1 ની બરાબર હશે કારણ કે બિંદુ 1 પરની આ સ્થિતિ અહીં જાણીતી છે આપણે એન્થાલ્પી ની ગણતરી કરી શકીએ છીએ જે આગળની ગણતરી માટે જરૂરી છે અને આપણે એન્ટ્રોપી ની ગણતરી પણ કરી શકીએ છીએ તે જ એન્ટ્રોપી મૂલ્ય સ્થિતિ બિંદુ 2 પર હશે ત્યાંથી દબાણ પણ આપવામાં આવે છે તેથી આપણે જાણતા હોઈશું મારો મતલબ કે આપણે વરાળની સ્થિતિને સંપૂર્ણપણે જાણીએ છીએ તેથી આપણે તેની એન્થાલ્પી ની ગણતરી કરીશું અને પછી આપણે સ્થિતિ બિંદુ 3 પર જઈ શકીએ સ્થિતિ બિંદુ 3 માં તે કન્ડેન્સર નું પ્રવેશ છે આપણે કન્ડેન્સર ની દબાણ સ્થિતિને જાણીએ છીએ તેથી p3 જાણીતું છે અને ફરીથી s3 એ s1 ની બરાબર છે કારણ કે આપણે રીવર્સીબલ એડિયાબેટીક વિસ્તરણ પ્રક્રિયાને અનુસરી રહ્યા છીએ તેથી આપણે એન્થાલ્પી ને જાણીએ છીએ તેથી બિંદુ 1 બિંદુ 2 અને બિંદુ 3 પર એન્થાલ્પી જાણીતી છે તેનો અર્થ એ કે વિસ્તરણ રેખાની સાથે જો તમે ચક્ર આકૃતિનો સંદર્ભ લો જે મેં અગાઉ બતાવ્યું છે તો ટર્બાઇન ની વિસ્તરણ રેખાની સાથે આપણે બધા બિંદુએ એન્થાલ્પી ના મૂલ્યો જાણીએ છીએ અને પછી આપણે બિંદ ક્રમાંક 4 પર સ્થાનાંતરિત કરીએ તો બિંદ ક્રમાંક 4 શું છે ચાલો આપણે એક વાર ચક્રની રેખાકૃતિ પર પાછા જઈએ શરતો અહીં આપવામાં આવી હતી આપણે એન્થાલ્પી ની ગણતરી કરી શકીએ છીએ અને આ એન્ટ્રોપી સમાન છે અને દબાણ જાણી શકાય છે તેથી આપણે અહીં એન્થાલ્પી ની ગણતરી કરી શકીએ છીએ આ કન્ડેન્સર દબાણ પણ આપવામાં આવ્યું છે તેથી આપણે શું કરી શકીએ છીએ આપણે બિંદુ 1 અને બિંદુ 3 ની એન્ટ્રોપી ને સમાન કરી શકીએ છીએ અને દબાણ જાણીતું છે તેથી આ એન્થાલ્પી પણ આપણે ગણતરી કરી શકીએ છીએ અને આ સ્થિતિ બિંદુ સંપૂર્ણ રીતે જાણીતી છે તેથી પછી બિંદુ 3 થી આપણે બિંદુ 4 પર જઈ શકીએ છીએ જ્યાં તે સંતૃપ્ત પ્રવાહી છે અને આપણે સંતૃપ્ત પ્રવાહી સ્થિતિમાં એન્થાલ્પી ની ગણતરી કરી શકીએ છીએ તેથી તે પણ જાણીતું છે પછી આપણે જે રીતે કર્યું છે તે હું કરી શકું છું મેં કહ્યું છે કે પંપ કાર્યની ગણતરી કરી બિંદુ 5 નક્કી કરી શકીએ છીએ બિંદુ 5 પર એન્થાલ્પી આપણે નિર્ધારિત કરી શકીએ છીએ તેથી ચાલો પાછા જઈએ તે ઉકેલ હશે તેથી બિંદુ 5 પર આ કન્ડેન્સર દબાણ p5 જાણીતું છે અને પછી s5 જે બિંદુ 5 પર છે તે મને ફરી એક વાર જોવા દો તેથી બિંદુ 5 કે જે તમે જુઓ છો તે બિંદુ 2 ની બરાબર કરવામાં આવ્યો છે આ એક મહત્વપૂર્ણ બાબત છે કે જો તેને ખુલ્લા ફીડ વોટર હીટર પર જવું હોઈ તો પછી આપણે જે વરાળની કન્ડેન્સેટ કાઢીએ છીએ તેનું દબાણ પણ વધારવું પડશે અન્યથા તે જશે નહીં તેથી આ દબાણ જાણીતું છે અને આ દબાણ p2 ની બરાબર છે તેથી પંપ p1 પામ માં આપણે બિંદુ 4 થી બિંદુ 5 સુધી દબાણ વધારીએ છીએ અને પછી તે મિશ્રણ ચેમ્બર માં જાય છે તેથી દબાણ 5 બિંદુ 2 પરના દબાણ સમાન છે પછી બિંદુ 5 પર આપણે પંપ કાર્ય અને એન્થાલ્પી ની ગણતરી કરી શકીશું જ્યાં p5 એ p2 ની બરાબર છે આ એક રીવર્સીબલ એડિયાબેટીક પ્રક્રિયા છે અને તે જ રીતે મેં અગાઉની સમસ્યાનું વર્ણન કર્યું છે આપણે પંપ કાર્યને કારણે એન્થાલ્પી માં પરિવર્તનની ગણતરી કરી શકીએ છીએ અને આખરે આપણને h5 મળે છે જે h4 અને પંપ કાર્યને લીધે એન્થાલ્પી ના પરિવર્તન બરાબર છે અને પછી આપણે બિંદુ 5 પર એન્થાલ્પી ની ગણતરી કરીશું બિંદુ 6 ક્યાં છે ચાલો જોઈએ બિંદુ 6 એ ખુલ્લા ફીડ વોટર હીટર ની બહાર નીકળવાનો એક બિંદુ છે તેથી હવે આપણે ફીડ વોટર હીટર માટે કેટલાક પ્રકારનું ઊર્જા સંતુલન કરીશું મેં અગાઉ પણ લખ્યું છે કે બિંદુ 2 પર એન્થાલ્પી સાથે વરાળ આ ખુલ્લા ફીડ વોટર હીટર કન્ડેન્સેટ માં બિંદુ 5 પરની એન્થાલ્પી સાથે દાખલ થઈ રહી છે અને ફીડ વોટર હીટર માંથી પ્રવાહી સંતૃપ્ત પ્રવાહી સ્થિતિમાં અને સ્થિતિ 6 માંથી બહાર નીકળી રહી છે તેથી હવે આપણે ઊર્જા સંતુલન બનાવી શકીએ છીએ જે મેં પહેલાંથી લખ્યું છે તેથી તે જ પ્રકારના ઊર્જા સંતુલનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આખરે આપણને જે મળશે તે બિંદુ 6 ની સ્થિતિ મળશે x એ 0 ની બરાબર છે એટલે કે તે સંતૃપ્ત પ્રવાહી સ્થિતિમાં હશે અને દબાણ બ્લીડીંગ વરાળનું દબાણ હશે પછી આપણને એન્થાલ્પી મળશે જે 908 8 kJkg છે પછી ફરીથી આપણે બીજો પંપ p2 નો ઉપયોગ કર્યો છે તેથીp2 આપણે ઉપયોગમાં લીધું છે અને પછી p2 માટે પ્રવેશ દબાણ p6 અથવા પંપ દબાણ હશે તેથી પ્રવેશ દબાણ p6 હશે અને નિકાસ દબાણ એ બોઈલર દબાણ p7 ની બરાબર હશે p7 કંઈ નથી પરંતુ બોઈલર દબાણ છે તેથી આ ફરીથી બોઈલર દબાણ હશે આપણે ધારી શકીએ કે પંપ ની દાબ પ્રક્રિયાએ રીવર્સીબલ એડિયાબેટીક પ્રક્રિયા છે તેથી આ પંપ કાર્ય ઉમેરીને આપણે h7 પર એન્થાલ્પી ની ગણતરી કરી શકીએ છીએ તેથી હવે જો પાછા જોઈએ તો હવે તમે જુઓ કે બિંદુ 7 થી બોઈલર માં આટલું જ ગરમ કરવામાં આવશે આ બોઈલર નો ઇકોનોમાઈઝર ભાગ છે જેમાં ઘટાડો થયો છે અને પછી ત્યાં દ્રવાંશનાશક યંત્ર અને સુપરહિટીંગ હશે તેથી બોઈલર માંથી આપવામાં આવતી ગરમી જે h1 h7 ની બરાબર છે તે મૂલ્યની ઉષ્મા ફ્લુ ગેસ કાર્યકારી પ્રવાહીમાં સ્થાનાંતરિત કરે છે તો આપણને p7 અને એન્થાલ્પી મળી છે આગળના કોષ્ટકે આપણે જઈ શકીએ છીએ અથવા આગળની ગણતરીએ આપણે જઈ શકીએ છીએ અહીં ઊર્જા સંતુલનથી જેમ મેં અગાઉ સમજાવ્યું છે તેમ તે આપણે મેળવી શકીએ છીયે જે આ 2 સમૂહ પ્રવાહ દરનો ગુણોત્તર છે અને તે 0 239 ની બરાબર છે તેનો અર્થ એ કે તેનો આ જથ્થો ગુણોત્તર છે તેનો અર્થ એ કે જો આપણે આ સમૂહ પ્રવાહ દરને આ જથ્થાથી ગુણાકારિત કરીશું તો આપણને કેટલી વરાળ કાઢીએ છીએ તે મળશે બરાબર અને પછી આપણે ઉષ્મીય કાર્યક્ષમતા શોધી શકીયે તેથી વિવિધ પદ્ધતિ દ્વારા ઉષ્મીય કાર્યક્ષમતાની ગણતરી કરી શકાય છે આપણે સરળ રીતે કરી શકીએ કે ηthermal એ Qboiler ની બરાબર છે કારણ કે તે આપણે જે ઉષ્મા ઊર્જા લઈએ છીએ તે જ છે તે બોઈલર માંથી લેવાયેલી ઉષ્મા ઊર્જાનો જથ્થો છે તેથી ηthermal Qboiler અને આ WT 2 ભાગમાં મળ્યું છે WT વરાળની સંપૂર્ણ રકમ વિસ્તરિત થઈ છે વત્તા WT જો આપણે ચક્ર આકૃતિ જોઈશું તો આ ફરીથી સ્પષ્ટ થઈ જશે કે આપણે આ કાર્ય કરવાનું છે આ ṁ છે અને એક જથ્થો 1 થી 2 સુધી વિસ્તરિત થઈ રહ્યો છે તેથી આ એન્થાલ્પી તફાવતનો તમારા ṁ1 દ્વારા ગુણાકાર થશે તેથી આપણે લખી શકીએ છીએ ચાલો હું આગળનું પગલું પ્રથમ ṁ1 નો ગુણાકાર h1 માંથી h2 બાદ કરીને લઉં આપણે ṁ3 નો ગુણાકાર h2 h3 સાથે લખી શકીએ તેથી આ ટર્બાઇન કાર્ય છે પછી ત્યાં બે પંપ કાર્ય છે તેથી Wp1 Wp2 આપણે તેને રોમન અંક દ્વારા બતાવ્યા છે પછી Wp1 અને Wp2 ત્યાં 2 પંપ p1 અને p2 છે તેથી આપણે તે બતાવી શકીએ છીએ અને પછી બોઈલર કાર્ય તમે બતાવી શકો છો કે તે 7 થી 1 સુધીનું છે તેથી આપણે લખી શકીએ છીએ Qboiler એ h1 h7 ની બરાબર છે આપણે ગણતરી કરી છે તે બધી માત્રાઓ તમે જુઓ તેથી આપણે ઉષ્મીય કાર્યક્ષમતાની ગણતરી કરી શકીએ છીએ પરંતુ ત્યાં બીજું એકમ પણ છે જે આપણે કરી શકીએ છીએ કે ઉષ્મીય કાર્યક્ષમતા 1 QoutQin ની બરાબર છે અને આ તમારું Qout છે કન્ડેન્સર માં ઉષ્મા સ્થાનાંતરણ શું છે અને આ બોઈલર માં ઉષ્મા સ્થાનાંતરણ છે તો આ તમારૂ Qin છે તેથી કાર્યક્ષમતાની ગણતરી કરવાની આ એક રીત પણ છે અને આપણી પાસે 45 19 કાર્યક્ષમતા હશે ત્યાં કાર્યક્ષમતામાં ચોક્કસ વધારો થશે જો આપણે ફીડ વોટર હીટિંગ માટે જઈશું તે સારી કવાયત હશે જો આપણે કવાયત કરીએ તો તે એક સારી કવાયત હશે જે કોઈપણ ફીડ વોટર હીટિંગ ને ધ્યાનમાં લેતી નથી તેથી તમે ધારો છો કે સમગ્ર વરાળ સમૂહ ટર્બાઇન દ્વારા વિસ્તરી રહ્યો છે અને આ પંપ p4 અથવા p3 થી p1 અથવા p7 સુધી દબાણ વધારી રહ્યો છે અને પછી તમે ચક્ર માટે ગણતરી કરો અને જુઓ કે તમને કઈ કાર્યક્ષમતા મળે છે તેથી સ્પષ્ટ છે કે પ્રથમ કિસ્સામાં કાર્યક્ષમતા જ્યારે રીજનરેશન ફીડ હીટિંગ હોય ત્યારે ઉચ્ચ કાર્યક્ષમતા મળશે પરંતુ મેં કહ્યું છે કે કાર્યનું પરિણામ ઓછું થશે તેથી આ સાથે મેં રેન્કાઈન ચક્રના કાર્ય અને રેન્કાઈન ચક્રના સુધારણાને સમજાવ્યું છે અને કાર્યક્ષમતા પણ મારી પાસે છે રેન્કાઈન ચક્રની કાર્યક્ષમતા ફીડ વોટર હીટિંગ સાથે કેવી રીતે બદલાય છે તે મેં સમજાવ્યુ છે હવે હું આ સંદર્ભમાં કેટલાક વધારાના મુદ્દાઓની ચર્ચા કરવા માંગું છું જે ફીડ વોટર હીટર ની સંખ્યા અને સ્થિતિ છે તેથી આ એક વાતની હું ચર્ચા કરવા માંગું છું જેમ કે મેં યુટિલિટી શક્તિ મથકોમાં કહ્યું છે તેનો અર્થ એ છે કે શક્તિ મથકોમાં જે વીજળીનો મોટો જથ્થો ઉત્પન્ન કરે છે ત્યાં ફીડ વોટર હીટર ની સંખ્યા વધારે હશે તેથી હવે સ્પષ્ટ છે પ્રશ્ન એ છે કે આપણે ફીડ વોટર હીટર ક્યાં રાખવું છે આપણે ચોક્કસ ફાયર કેવી રીતે જાણવું એટલે કે આપણે કયા દબાણ પર વરાળ કાઢવી જોઈએ પ્રથમ વસ્તુ એ છે કે ફીડ વોટર હીટર ઉમેરવાથી કાર્યક્ષમતા વધે છે પરંતુ જો આપણે જોઈએ કે કાર્યક્ષમતામાં વધારો આપણે પ્રથમ ફીડ વોટર હીટર નો ઉમેરો કરીને મેળવીએ છીએ આગામી ફીડ વોટર હીટર ના ઉમેરા દ્વારા કાર્યક્ષમતામાં વધારાની વૃદ્ધિ ઓછી છે તેથી હું લખી શકું છું કે આ મહત્વપૂર્ણ છે ફીડ વોટર હીટર ના ઉતરોત્તર ઉમેરા દ્વારા ઉષ્મીય કાર્યક્ષમતામાં વધારાની વૃદ્ધિ ઓછી થાય છે તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ છે ફીડ વોટર હીટર ના ઉતરોત્તર ઉમેરા દ્વારા ηthermal માં વધારો ઓછો થાય છે તેથી જો તેવું છે તો આપણે ફીડ વોટર હીટર ઉમેરી રહ્યા છીએ ત્યારે આપણી પાસે વધારાની પાઇપલાઇન આવી રહી છે આપણી પાસે વધારાના પંપ હોઈ શકે છે અને સાથે સાથે આપણી પાસે ફીડ વોટર હીટર જેવા વધારાના ઉપકરણો પણ છે તેથી આ બધી બાબતો સાથે પંપ મથકોની જટિલતા ત્યાં વધે છે જ્યારે પણ ત્યાં કોઈ પાઇપ લાઇન કે અન્ય સાધન ઉમેરવાથી પંપ વ્યયમાં વધારો થઇ રહ્યો છે તેથી આપણે જે મેળવી રહ્યા છીએ તે આપણને કાર્યક્ષમતામાં ઘટાડાનો વધારો મળી રહ્યો છે અને તેના બદલે વ્યયમાં વધારો અને કેટલાક ફેરફારની અપેક્ષા છે તેથી આપણે ક્યાંક અટકવું પડશે તેથી આપણે અનંત પણે ફીડ વોટર હીટર વધારી શકીએ નહીં તેથી તે એક સંદેશ છે કે હું તમને જણાવવા માંગું છું કે મથકના કદના આધારે અને મથકના ચક્રની કાર્યકારી સ્થિતિના આધારે આપણે ફીડ વોટર હીટર ની સંખ્યા પસંદ કરવી પડશે પરંતુ મોટા અગત્યના કિસ્સામાં 6 7 8 ફીડ વોટર હીટર ની સંખ્યા અસામાન્ય નથી તેથી ઘણા ફીડ વોટર હીટર નો ઉપયોગ કરવામાં આવે છે તે નિર્ભર કરશે કારણ કે મેં કહ્યું છે કે તે મથકના કદ પર આધારિત છે અને તે કાર્યકારી સ્થિતિ પર પણ નિર્ભર કરશે તેનો અર્થ એ કે દબાણ કે જેના પર વરાળ ટર્બાઇન ના પહેલા તબક્કામાં આપવામાં આવે છે તેથી તે સંખ્યા સંબંધિત છે તેથી ચાલો આપણે કહીએ કે આપણે કોઈક રીતે સંખ્યા નક્કી કરી છે તો પછી હું ફીડ વોટર હીટર ની ગોઠવણ કેવી રીતે નક્કી કરી શકું અથવા તેના બદલે હું ટર્બાઇન માંથી નિષ્કર્ષણ બિંદુ કેવી રીતે નક્કી કરી શકું નિષ્કર્ષણ બિંદુનો અર્થ એ કે આ ટર્બાઇન ઉચ્ચ દબાણે વરાળ અહીં બોઈલરથી આવી રહી છે અહીં આખરે તે કન્ડેન્સર થઈ રહ્યું છે અને ચાલો આપણે કહીએ કે આપણને એક્સ્ટ્રેક્શન પોઇન્ટ 1 મળ્યો છે હું E1 તરીકે સૂચવી રહ્યો છું મને E2 મળ્યો છે મને મળી છે n નિષ્કર્ષણ બિંદુની સંખ્યા મને દબાણ p1 p2 અને pn ને અનુલક્ષીને મળી રહ્યો છે જ્યારે મને અન્ય નિષ્કર્ષણ પોઇન્ટ મળ્યા છે તેથી મથકની સારી રચના માટે મારે p1 p2 pn વગેરેને કેવી રીતે નક્કી કરવું જોઈએ તેથી તારવણીમાં ગયા વિના આ તારવી શકાય છે ચાલો હું સમજાવું કે તે કેવી રીતે થાય છે અથવા આદર્શ રીતે કેવી રીતે થઈ શકે છે ચાલો આપણે કહી શકીએ કે આ વરાળ શક્તિ ચક્ર છે અને આ બાજુ T છે અને આ બાજુ s યોજનાકીય રીતે ચક્ર બતાવી રહી છે અને તે જુદા જુદા છે ચાલો આપણે કહીએ કે હું તેને સમજવા માટે ફક્ત ખુલ્લા ફીડ વોટર હીટર માટે બતાવી રહ્યો છું તેથી તમે જુઓ કે કન્ડેન્સેટ ને આ સ્થિતિમાં ગરમ કરવું પડે છે અને કન્ડેન્સેટ આટલું ગરમ થાય છે તે બોઈલર થી આવે છે આ બોઇલર માંથી ઉષ્માનું સ્થાનાંતરણ છે અને બાકીનું તે ફીડ વોટર હીટર માંથી આવે છે ચાલો કહીએ કે આપણને n ક્રમાંકના ફીડ વોટર હીટર ની સંખ્યા મળી છે તેથી મારે શું કરવાનું છે આપણે કહીયે કે કન્ડેન્સેટ તાપમાન T પર આવી રહી છે અને પછી મારે તે તાપમાન વધારવું પડશે કે જ્યાં બોઇલર ના દબાણ પર વરાળ ઉત્પન્ન થાય છે તેથી બોઇલર ના દબાણને અનુરૂપ મને સંતૃપ્તિનું તાપમાન પણ ખબર છે તો ચાલો આપણે કહી શકીએ કે મારે કન્ડેન્સેટ ના તાપમાનમાં ∆T નો વધારો કરવો પડશે તેથી આશરે વિશ્લેષણ દ્વારા તે બતાવી શકાય છે કે ∆T n 1 તેથી ચાલો આપણે કહીએ કે આ જથ્થો છે X તેથી તાપમાનમાં વધારો થવાનો આ X જથ્થો ત્યાં હશે અથવા દરેક ફીડ વોટર હીટર ત્યાં હોવું જોઈએ જો હું કન્ડેન્સેટ ના તાપમાન X જેટલું વધારું છું જ્યાં X ને ∆T n 1 દ્વારા દર્શાવવામાં આવે છે તો પછી શું થઈ રહ્યું છે અને જો ∆T જ્યાં ∆T કન્ડેન્સેટ n ના તાપમાન માં થતો કુલ વધારો અને ફીડ વોટર હીટર ની સંખ્યા દ્વારા કન્ડેન્સેટ ના તાપમાનમાં વધારો થાય છે દરેક તાપમાન X દ્વારા વધે છે અને પછી તાપમાનમાં ઇકોનોમાઈઝર દ્વારા વધારો થાય છે તેથી મૂળભૂત રીતે આપણે શું કર્યું ફીડ વોટર હીટર નો પરિચય આપીને આપણે ઇકોનોમાઈઝર પાસેથી ઉષ્માની જરૂરિયાત ઘટાડી છે હવે આપણે નક્કી કર્યું છે કે આપણે ફીડ વોટર હીટર કેટલી સંખ્યામાં ઉપયોગ કરીશું દરેક ફીડ વોટર હીટર X ની માત્રા વધારશે દરેક ફીડ વોટર હીટર તાપમાનમાં X માત્રા વધારશે અને પછી ઇકોનોમાઈઝર એ તાપમાનમાં વધારો કરવાની X માત્રા પણ આપશે તેથી આને અનુભવના આધાર નિયમ તરીકે ધારીને દબાણ નક્કી કરી શકાય છે કે વરાળ કાઢી શકાય છે તેથી આ અનુભવના આધાર નો ઉપયોગ કરીને વરાળ કાઢવામાં આવશે ત્યાંથી અંતિમ બિંદુઓ તે દબાણને નિર્ધારિત કરી શકે છે તેથી આ સામાન્ય રીતે એક સારી રચના અને સારી ઊર્જાનો ઉપયોગ આપે છે અને મથકના અન્ય અવરોધોને ધ્યાનમાં રાખીને તે પણ અનુસરવામાં આવે છે તેથી આ સામાન્ય રીતે વરાળ શક્તિ મથકો અથવા વરાળ શક્તિ ચક્રોની રચનામાં અનુસરવામાં આવે છે આ સાથે આપણે રીજનરેટીવ ફીડ હીટિંગ ચક્ર સંબંધિત આપણી ચર્ચાના અંત પર આવીએ છીએ તેથી આ ખૂબ મહત્વનું છે કારણ કે તમામ વ્યવહારુ ચક્રમાં રીજનરેટીવ ફીડ હીટિંગ હશે અને રીજનરેટીવ ફીડ હીટિંગ એ પણ એક ઉત્તમ ઉદાહરણ છે કેવી રીતે ઊર્જાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ તેનો આપણે આ ચર્ચામાં પ્રયાસ કર્યો અને આગળની ચર્ચામાં આપણે વરાળ શક્તિ મથકો સંબંધિત કેટલાક વધુ મુદ્દાઓ લઈશું અને પછી આપણે અન્ય શક્તિ ચક્ર તરફ આગળ વધીશું